આ ટોપોલોજીમાં બીજો મહત્વપૂર્ણ બ્લોક એ PWM બ્લોક છે અમે થ્રી ફેઝ માટે આ વિશે ચર્ચા કરી નથી અમે સામાન્ય રીતે સ્પેસ વેક્ટર PWM પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને આ કેવી રીતે થાય છે તે તમને વર્ણવવા દો મોટાભાગના કંટ્રોલ લોગીક dq ટ્રાન્સફોર્મેશન PWM PI કંટ્રોલર બધા ડિજિટલ ડોમેનમાં લાગુ કરવામાં આવે છે મોટે ભાગે માઇક્રોકન્ટ્રોલર્સ અને DSP પ્રોસેસરોમાં તેથી તે મહત્વપૂર્ણ છે કે આપણે સ્પેસ વેક્ટર PWM ડિસ્ક્રિટ ઇમ્પ્લિમેન્ટેશન ને સમજવાનો પ્રયાસ કરીએ પાછળથી જો તમે તેને ઓપેમ્પ નો ઉપયોગ કરીને ઈમ્પ્લીમેન્ટ કરવા માંગતા હો તમને હું એનાલોગ ઇમ્પ્લિમેન્ટેશન વિશે પણ વાત કરીશ તેથી અહીં PWM ના ઇનપુટ પર આપણી પાસે ત્રણ ઇનપુટ્સ છે varef vbref vcref તેથી તે આપણો પ્રારંભ બિંદુ છે અમારી પાસે થ્રી ફેઝ રેફરન્સ વોલ્ટેજ સિગ્નલ્સ છે અને આઉટપુટ ગેટ ડ્રાઇવ પર પલ્સ વીડ્થ મોડુલેટેડ સિગ્નલ્સ હશે ચાલો હવે થ્રી ફેઝ ના રેફરન્સ સિગ્નલ્સ ઉત્પન્ન કરીએ v v v a અને હું તેને આ રીતે કરવાનો પ્રયત્ન કરીશ તેથી હવે તમારી પાસે અમે va vbઅને vc બંધ કરી દીધું છે તેથી આ થ્રી ફેઝ રેફરન્સ સિગ્નલ્સ છે જે પલ્સ વીડ્થ મોડ્યુલેટરના ઇનપુટ તરીકે જઈ રહ્યા છે ચાલો હવે હું મોડ્યુલેશનની સીમાને ચિહ્નિત કરું તેથી આ 100 મોડ્યુલેશન હશે અને તે બસના સંપૂર્ણ vdc DC બસને અનુરૂપ હશે ચાલો હું આની જેમ એક્સટ્રૅમ મોડ્યુલેશન મર્યાદા રેખાને વિસ્તૃત કરું અને મને તે લીટીઓ ટૂંકી કરવા દો જેથી મારી પાસે અહીં થોડી જગ્યા હોય હવે મને અહીં એક વિન્ડો છે હવે મારી પાસે છે આ તેમાં કેરીઅર સિગ્નલ્સ છે તેથી આ એક ત્રિકોણ છે થ્રી ફેઝ ના AC સિગ્નલ્સ 50 હર્ટ્ઝ પર છે ઓછી ફ્રેકવંસી પરજો તે મોટર ડ્રાઇવ છે પરંતુ જો તે ગ્રીડ સાથે જોડાયેલ ઇન્વર્ટર માટે છે તો આ 50 હર્ટ્ઝ પર નિશ્ચિત છે તે 50 હર્ટ્ઝ પર વધુ કે ઓછું હશે પરંતુ તમે સમાન સ્પેસ વેક્ટર PWM જનરેશન નો ઉપયોગ કરી શકશો અમે મોટર ડ્રાઇવ્સ માટે પણ જેની ચર્ચા કરી રહ્યાં છે જ્યાં તે હોઈ શકે આમાં બદલાતી ફ્રેકવંસી હોઇ શકે છે પરંતુ હવે ધ્યાનમાં લો કે આ ગ્રીડ ફ્રેકવંસી છે તો આ રેફરન્સ ફેઝ અને અહીં મારી પાસે એક ત્રિકોણ છે એક નાનો વિંડો છે જ્યાં ત્રિકોણ કેરીઅર છે અમે તેને ઝૂમ કરીશું અને પછી જોશું તેથી આપણે તે ઝૂમ કરીશું કે જેથી આપણે દોરેલા આ નેરો બેન્ડ માં શું છે તે જોઈ શકીશું તેથી તેમાં ત્રિકોણાકાર કેરીઅર છે જે જેવું છે તેથી આ સમયે આ સમય TS એક સ્વિચિંગ ફ્રેકવંસી પિરિયડ અથવા કેરીઅર ફ્રેકવંસી પિરિયડ છે અમે તેને TS તરીકે બોલાવીશું તેથી તમે જોશો આ ત્રિકોણાકાર આ લિનિયર કન્વર્ઝન ને કારણે વોલ્ટેજને સમય માં રૂપાંતરિત કરી શકાય છે કારણ કે તમારા ત્રિકોણાકાર વેવફોર્મ ના આ લિનિયર ભાગને કારણે હવે આપણે ઇન્ટરસેકશન પોઇન્ટ ને ચિહ્નિત કરીશું તેથી c જે હવે મહત્તમ છે ત્યાં એક ઇન્ટરસેકશન પોઇન્ટ છે અહીં va વેવફોર્મ માટે એક ઇન્ટરસેકશન પોઇન્ટ છે અને અહીં vb વેવફોર્મ માટે એક ઇન્ટરસેકશન પોઇન્ટ છે તેથી ચાલો આપણે તેનો વિસ્તાર કરીએ જેથી તે આ વોલ્ટેજને તેના જેવા ટાઈમ કન્વર્ઝન રેમ્પમાં કાપી નાંખે ચાલો આપણે કહીએ કે va ની ઊંચાઈ અને આ vb ની ઊંચાઈ અહીંયા સુંધી vc ની ઊંચાઈ હશે અને આપણે લિનિયર સંબંધ નો ઉપયોગ કરીને કહી શકીએ ta રેશિયો ની બરાબર છે vdc એ TS માં રૂપાંતરિત થશે સંપૂર્ણ સમયગાળો કારણ કે આ લિનિયર રેમ્પ ના લીધે તેથી vdc દ્વારા TS એ કન્વર્ઝન રેશિયો અથવા va માં પરિવર્તન રેશિયો છે જે તમને અનુરૂપ સમય આપે છે tb એ TS ભાગ્યા vdc છે જે vb ને અનુરૂપ સમય આપશે પછી tc છે TSvdc×vc vc ને અનુરૂપ સમય આપશે તેથી જો તમે તેને નીચે જવા દો તો તમે જોશો કે આ સમય tb ta અને tc હોવો જોઈએ પરંતુ તેમાં થોડો ફેરફાર કરવામાં આવશે હું તે પછીથી આવીશ પરંતુ આવશ્યક સિદ્ધાંત એ છે કે વોલ્ટેજ એમ્પ્લીટયુડ ના સમયમાં રૂપાંતરિત થાય છે આના દ્વારા સમય ધોરણ માં કન્વર્ઝન રેશિયો TSvdc માં ફેરવે છે હવે હું અહીં ટાઇમ અક્ષીય સિગ્નલ્સ a b c દોરીશ PWM નું આઉટપુટ માનવામાં આવે છે હવે આપણે કરીશું આ એક તુલનાત્મક વસ્તુ છે આ કોઈક પ્રકારનાં કાઉન્ટર સાથે સરખામણી કરી રહી છે આ રેમ્પ ત્રિકોણ એક ટાઈમર સિવાય બીજું કંઈ નથી ટાઈમર ઉપર અને નીચે જાય છે અપ ડાઉન કાઉન્ટર તેથી તેની નીચે કંઈપણ ચાલો આપણે તેને હાઈ કરીએ તેનાથી ઉપરની કોઈપણ વસ્તુ લો છે તો ચાલો આપણે કહીએ કે vb એ સૌથી લો છે આ એક છે તેથી તે અહીં હાઈ અને અન્યત્ર લો હશે તો tmin ચાલો હું કહું છું કે tb એ tmin છે કારણ કે તે તે સમયે તે ઇન્સ્ટન્ટમાં જ્યાં આપણે જોઈ રહ્યા છીએ તે vB લઘુત્તમ છે ઓછામાં ઓછું છે અને vc મહત્તમ પર છે અને ta મધ્યમ મૂલ્ય tmid છે તો ચાલો હવે PWM વેવફોર્મ દોરીએ તેથી b માટે તે અહીં કાપી રહ્યું છે તેથી તે અહીં હાઈ અને અન્યત્ર નીચું હશે અને a માટે આ a છે તેથી તે ત્યાં સુધી હાઈ રહેશે અને c માટે તે આ લાઈન સુધી હાઈ રહેશે અહીં તેથી મને તેમને હેશ કરવા દો તેથી આને આગળ વધારી શકાય છે કારણ કે આ વિંડોમાં ઘણા ત્રિકોણ છે અને હું અહીં કટીંગ પોઇન્ટ પણ નીચે ઉતારી શકું છું તેથી આ ડાર્ક માં છે કારણ કે આ બીજો TS સમયગાળો છે અને ત્રીજો TS સમયગાળો અને આ રીતે તેથી તમે જોઈ શકો છો કે જ્યાં તે કપાત કરે છે તેના આધારે તમે a મેળવશો તે મિરર ઇમેજ છે કારણ કે આ અપ ડાઉન કાઉન્ટર છે આ ઉપર ગણતરી કરે છે લિનિયર રેમ્પ અપ છે લિનિયર રેમ્પ ડાઉન છે તેને અનુસરતું આગળ વધે છે ચાલો પ્રથમ a b c સમાપ્ત કરીએ જેથી તમે જોશો કે તે એક મિરર ઇમેજ જેવી છે અને c ફેઝ માટે પણ તમે આની જેમ પલ્સ વીડ્થ જોશો અને પછી ફરી ચાલુ રાખો તમે જોશો કે તે ચાલુ રહે છે આ વિના વિરામ અહીં પુનરાવર્તિત થાય છે તે જ રીતે મને તે હેશ કરવા દો અને આ ભાગ અહીં પુનરાવર્તિત થશે કારણ કે આ અપ રાઇઝિંગરેમ્પ પણ છે આપણે અહીં રાઇઝિંગરેમ્પ રેમ્પ દોર્યો છે અને c ફેઝ પણ આ રીતે આવે છે મને આને ડાર્ક કરવા દો જેથી તમે કોઈ ફરક કરી શકો સરસ વાતનું નિરીક્ષણ કરો કે આ TS અવધિ છે આ સમયગાળો TS છે ચાલો કહીએ કે આ સમયગાળો TS પરંતુ જ્યાં સુધી સ્વિચિંગની વાત છે તમે જોશો કે જ્યારે ઇન્વર્ટર સીમાને પાર કરે છે ત્યારે ઇન્વર્ટરની સ્વિચિંગ સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી તેથી આ હાઈ રહે છે આ હાઈ રહે છે અને આ હાઈ રહે છે તેથી જો જો ત્યાં ડાઉન હશે તો અહીં ડાઉન સ્લોપ હશે તેથી આ હાઈ રહેવાનું ચાલુ રાખશે તેથી એવું લાગે છે કે સ્વિચિંગ અવધિ સ્વીચોની સ્વિચિંગ અડધી ફ્રેકવંસી પર છે તેમ છતાં કેરિયર ફ્રેકવંસી બમણી છે તેથી તમે જોશો કે સ્વિચિંગ લોસ ઓછા છે તેથી તે જગ્યા વેક્ટર PWM નો એક ફાયદો છે તેથી આ રીતે અમે સ્પેસ વેક્ટર PWM અમલમાં મૂકી શકીએ છીએ આ હકીકતમાં એનાલોગ ઇમ્પ્લિમેન્ટેશન હશે ફક્ત સરખામણી કરો અને પછી તેને એક કંપેરેટર દ્વારા પસાર કરો પરંતુ ડિજિટલ ડોમેન આપણે રજિસ્ટરને સરખામણી કરવા માટે મૂલ્યો સંખ્યા આપવાની જરૂર છે અને તે આ કાઉન્ટર અથવા ટાઈમર સાથે સરખામણી કરશે અને પછી મૂલ્યના આધારે પોર્ટ હાઈ અથવા લો બનાવશે મૂલ્યની તુલના કરશે તો ગણતરી કેવી રીતે કરવી આપણે ta tb tc ની ગણતરી કરી છે પરંતુ અવલોકન કરો ચાલો હું આ ઇન્વર્ટર દોરીશ આ જેવા ઇન્વર્ટરની યોજના બનાવીશ જેથી તમારી પાસે ઇન્વર્ટર પર vdc હોય આ ઇન્વર્ટરની 3 આર્મ્સ છે આ આર્મ a આર્મ b આર્મ c છે તેથી આના કેન્દ્ર બિંદુઓ પર તમારી પાસે પીક પોઇન્ટ હશે જે a b અને c લોડ પર જશે હવે જો તમે અવલોકન કરો છો અવલોકન કરો આ સમય દરમિયાન a હાઈ છે b હાઈ છે c હાઈ છે આ હાઈ છે આ હાઈ છે આ હાઈ છે બધા હાઈ કનેક્ટેડ છે જેનો અર્થ છે કે સ્પેસ વેક્ટર 0 છે તેથી આ શૂન્ય સમયને અનુરૂપ હશે બીજો સમય અહીં સમાન સમયગાળાની TS અવધિ માં છે આ 0 0 0 છે જેનો અર્થ છે કે સ્વીચો જોડાયેલ છે બધા નીચલા સ્વીચો જોડાયેલા છે a 0 છે b 0 છે c 0 છે પછી સ્પેસ વેક્ટર પણ 0 છે તેથી આ સમય અને આ સમય અથવા સમય અવધિ જે દરમ્યાન સ્પેસ વેક્ટર 0 છે તેથી તમે કહી શકો કે આ તે છે હું તેને અડધો ભાગ વહેંચું છું T02 અને આ T02 છે અને મહત્તમ કિંમત ફેઝ થી મધ્યમ મૂલ્યના સુધીના ફેઝ અમે T1 કહીશું અને મધ્યમ મૂલ્યના ફેઝથી ન્યૂનતમ ફેઝ સુધી આપણે તેને T2 કહીશું તેથી તે હોદ્દો છે જે આપણે સ્પેસ વેક્ટરમાં વાપરીએ છીએ ચાલો હવે હું તમને કોઈ સમસ્યા સૂચવીશ જુઓ કે આ a b c ફેઝ વેવફોર્મ AC વેવફોર્મ્સ તેઓ AC વેવફોર્મ્સ છે જ્યાં 0 આ જેવું છે તેથી 0 ની ઉપર va vb vc પોઝિટિવ છે 0 ની નીચે vva vb vc નેગેટિવ છે તેથી જ્યારે તમે જ્યારે હું સીધા આ સમીકરણ ta Tsvdc×va tbTsvdc×vb tcTsvdc×vc TS પોઝિટિવ છે vdc નેગેટિવ છે va કેટલીક પરિસ્થિતિઓમાં હોઈ શકે છે કેટલીક પરિસ્થિતિઓમાં તે નેગેટિવ હોઈ શકે છે તેથી તમે ta ના મૂલ્યો મેળવી શકો છો જે બંને પોઝિટિવ અને નેગેટિવ છે અને સમય ડોમેનમાં નેગેટિવ સમય મૂલ્ય ધરાવવું એનો કોઈઅર્થ નથી તેથી આપણે શિફ્ટ કરવાની જરૂર છે અને આપણે કારણસર તે અર્થમાં જાણીએ છીએ કે આપણે સેન્ટર પોઇન્ટને 0 તરીકે લીધો છે આ એક 0 છે આપણે કહી રહ્યા છીએ કે આ માઇનસ સમય છે આ પ્લસ સમય છે આપણે શું કરીએ આપણે 0 ને આ બિંદુ આ અક્ષર પર ખસેડીએ છીએ તેથી મૂળભૂત રીતે આપણે શું કરી રહ્યા છીએ અમે એક ઓફસેટ આપી રહ્યા છીએ તેથી અમે લઘુત્તમ મૂલ્યનો ઉપયોગ કરીને ઓફસેટ ડાઉન કરીએ છીએ તેથી મારી પાસે લઘુત્તમ મૂલ્ય છે તેથી હું જાણું છું કે આ ન્યૂનતમ મૂલ્ય છે અને એન્વેલોપ ની બહારનો આ ક્ષેત્ર એન્વેલોપ માંથી આ બંને પ્રદેશો T0 ને અનુરૂપ સમય છે 0 સ્પેસ વેક્ટર ટાઈમ આપણે અહીં જોયું આ T0 છે અને આ T0 છે આ સમય T0 ને અનુરૂપ છે આ સમય પણ T0 ને અનુરૂપ છે એન્વેલોપ ની બહાર બંને બંને મળીને 0 સ્પેસ વેક્ટર ટાઈમ નો ઉમેરો કરે છે તેથી આ છે T02 આપણે કહીએ છીએ T02 અને આ અમે કહ્યું છે તેથી અહીંની ટીમ નેગેટિવ છે તેથી મોટાભાગે tmin નેગેટિવ રહેશે કારણ કે જ્યારે જ્યારે પણ તમે વિંડો કાપશો ત્યારે લઘુત્તમ સમય 0 કરતા ઓછો હશે તેથી તે નેગેટિવ રહેશે તેથી અમે ફક્ત આ નિશ્ચિત મૂલ્ય વત્તા T02 ઉમેરીએ છીએ આખું DC શિફ્ટ થશે અને 0 લાઈન અહીં આવશે તેથી અમે ફક્ત ta tb tc ની દરેક ગણતરીમાં ઓફસેટ ઉમેરીએ છીએ ઓફસેટ મૂલ્ય tmin T02 હોવું જોઈએ હું શા માટે માઇનસ tmin મુકું કારણ છે tmin વેલ્યુ પોતે નેગેટિવ છે માઇનસ નું માઇનસ પ્લસ બનશે તેથી તમારી પાસે શિફ્ટ હશે હવે તમે જે સરખામણી કરો તે સરખામણી રજિસ્ટર પર મૂકવી પડશે તે taon એ ta પ્લસ toffset હશે બધા પોઝિટિવ રહેશે tbon એ tb વત્તા toffset હશે અને tcon એ tc પ્લસ tcffset હશે તેથી આ તે મૂલ્ય છે જે તમે તમારા માઇક્રોકન્ટ્રોલર અથવા DSP માં તમારા ટાઈમરના રજિસ્ટર ની સરખામણી મોકલી રહ્યાં છો તો ચાલો આપણે ફક્ત એક અલ્ગોરિધમનો જોઈએ જેના પર તમે અમલ કરી શકો તો પહેલાંta tb tc ગણતરી કરો તેથી ઇનપુટ એ મળશે કે તમે va vb vc તમારા PWM બ્લોકના ઇનપુટ તરીકે તેનો ઉપયોગ કરીને તમે કોન્સ્ટન્ટ TS અને vdc અને TSકેરિયર ફ્રેકવંસી વ્યાખ્યાયિત કરી શકો સમીકરણ અમે હમણાં જ ચર્ચા કરી તે પ્રમાણે તા ta tb tc ની ગણતરી કરી શકો છો હવે પછીની tmax ની ગણતરી કરશે જે ta tb tc ની મહત્તમ હશે અને પછી tmin ની ગણતરી કરશે જે ta tb tc નું ન્યુનતમ હશે અને ચોથું બિંદુ t ઇફેક્ટિવ રહેશે જે tmax tmin છે આ મૂળ એન્વેલોપની અંદરનો આ ક્ષેત્ર છે તો tmax tmin આ ક્ષેત્ર હશે તેથી એન્વેલોપ ની અંદરના ક્ષેત્રને ઇફેક્ટિવ ટાઈમ કહેવામાં આવે છે એન્વેલોપ ની બહારનો વિસ્તાર તે ક્ષેત્ર છે જ્યાં સ્પેસ વેક્ટર શૂન્ય છે તે T0 સમયનો છે અને મહત્તમ મૂલ્યથી મધ્યમ સુધીનો સમય T1 ને અનુરૂપ સમય હશે અને મધ્યમ થી ન્યુનતમ મૂલ્ય એ T2 ને અનુરૂપ સમય છે તેથી તે નામકરણ છે આગળ T0 ની ગણતરી કરો જે TS છે આપણે જાણીએ છીએ કે કેરીઅર સ્વિચિંગ કેરીઅર પિરિયડ માઇનસ t ઇફેક્ટિવ છે અને પછી toffset ની ગણતરી કરો જે tmin T02 છે અને પછી છેવટે આ સંબંધનો ઉપયોગ કરીને taon tbon tcon ની ગણતરી કરો અને તે પછી તેનો ઉપયોગ ટાઇમર ના ત્રણ તુલના રજિસ્ટર લોડ કરવા માટે વાપરો અને પછી તે ગણતરી કરશે સરખામણી કરશે અને પછી a કરશે ત્રણ ડિજિટલ પોર્ટ ને ઉપર અને નીચે ઉચ્ચ અથવા નીચા મૂલ્યોના આધારે બનાવશે તો આ રીતે તમે આ પ્રકારના થ્રી ફેઝ ના PWM વેવફોર્મ જનરેટ કરી શકો છો તેથી અહીં દરેક આર્મ માટે ટોચની સ્વીચ અને નીચેની સ્વિચ માટે તમે એક a બાર આપશો અને જ્યારે તમે a બાર આપો છો ત્યારે તમે ફક્ત એક જ નહીં આપો બીજા ઉપકરણમાં ફક્ત a નું ઈન્વર્ઝન જ આપી શકશો એક તમે a આપશો બીજો તમને a બાર મળશે તે ફક્ત પ્લેન ઈન્વર્ઝન નથી ટ્રાન્સીશન પર તમે એક નાનો સમય ગાળો બનાવશો કે જેને બ્લેન્કિંગ સમયગાળો કહેવાશે જ્યાં બંને થોડો સમય માટે બંધ રહેશે કારણ કે આ પ્રેક્ટિકલ સ્વીચોના રાઇઝ ટાઈમ અને ફોલ ટાઈમ છે તેથી જેને સાહિત્યમાં બ્લેન્કિંગ ટાઇમ અથવા ડેડ ટાઇમ કહેવામાં આવે છે તેથી જ્યારે તમે ઈન્વર્ઝન કરો છો ત્યારે તમે કોઈ સીધું ઈન્વર્ઝન કરતા નથી અને બીજાને પૂરક સ્વીચ આપી શકો છો તમારી પાસે તમારા અલ્ગોરિધમ માં ડીલે મિકેનિઝમ હશે તેથી તમે ઇન્વર્ટ કરો અને પછી તે હાઈ થઈ જશે તેને ડીલે કરો અને તેને હાઈ કરો જેથી રાઇઝ ટાઈમ અને ફોલ ટાઈમ પસાર થશે અને જ્યાં વધારે કરંટ વહે છે તે સમયગાળા દરમિયાન સીધો શૂટ થશે નહીં તેથી આ તે છે જયારે સાચી સર્કિટ માં તમે તેને બે પૂરક સ્વીચો આ સિગ્નલો આપી રહ્યા હો ત્યારેતેને ડેડ ટાઇમ ઇન્ક્લુઝન કહેવામાં આવે છે